મેન્ડેલિયન આનુવંશિકતા પરના આગામી લેક્ચરમાં આપનું સ્વાગત છે અમે વારસાનું વિશ્લેષણ કરવા માટે મેન્ડેલિયન સિદ્ધાંતોના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને સંતાનમાં કોઈ વારસાગત રોગની ઘટનાની આગાહી કરવા માટે જેથી માતાપિતા તેને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે ચાલો આપણે આનુવંશિક રોગથી પ્રભાવિત વ્યક્તિને જોઈએ ધારો કે કોઈ વ્યક્તિને આનુવંશિક રોગની અસર થાય છે તે રોગ સાથે બાળક જન્મે તેવી શક્યતાઓ કેટલી છે તે એક પ્રશ્ન છે જે આપણે હવે પૂછવા જઈ રહ્યા છીએ ઠીક છે આ લેક્ચરમાં એ બનવાની વિવિધ સંભાવનાઓને આપણે જે બનવાની છે તે આપણે જે જોવાના છીએ તે આ છે આ કરવા માટે વંશાવલિ વિશ્લેષણ નામની કોઈ વસ્તુ મદદ કરી શકે છે વંશાવલિ ચાર્ટ્સ અથવા ફેમિલી ચાર્ટ્સ ઇતિહાસ પરના કૌટુંબિક સંબંધો અને ફેનોટાઈપ્સ પાત્રો લાક્ષણિકતાઓ દર્શાવે છે તેથી ફિનોટાઇપ્સ પર આધારિત પાત્રો અવલોકનક્ષમ પાત્રો પર જીનોટાઈપ્સ શક્ય તેટલું સંપૂર્ણપણે કામ કરવામાં આવે છે અને વધુ આગાહીઓ કરવા માટે ઉપયોગમાં લેવાય છે ઠીક છે આપણે મનુષ્યો સાથે પ્રયોગો કરી શકતા નથી અને તેથી આપણે અવલોકનક્ષમ પાત્રોની દ્રષ્ટિએ ઉપલબ્ધ તમામ માહિતીનો ઉપયોગ કરવાની અને આપણા તારણો કાઢવાની જરૂર છે અલબત્ત જો કોઈના જીનોટાઈપનું પરીક્ષણ કરી શકાય છે ફક્ત લાળનો થોડો ભાગ અથવા થોડું લોહી અને તેથી વધુ લઈને તે કરી શકાય છે તે એ છે કે તે મોટાભાગના લોકોને સ્વીકાર્ય છે અને તેનો ઉપયોગ વિશ્લેષણમાં મદદ કરવા માટે થઈ શકે છે જો કે આમાંના ઘણા કિસ્સાઓમાં તે શક્ય પણ ન હોઈ શકે કારણ કે કદાચ દાદા દાદી અને અગાઉની પેઢીઓ પસાર થઈ ગઈ છે અને તેથી ફેનોટાઈપ્સનું વિશ્લેષણ અને જીનોટાઈપ્સના અનુમાનનો ઉપયોગ જીનોટાઈપ પર શક્ય તેટલી સંપૂર્ણ માહિતી મેળવવા માટે કરવામાં આવે છે અને તેથી વધુ આગાહીઓ કરવામાં આવે છે આપણે તેના કેટલાક ઉદાહરણો જોશું તેના માટે તમારી પાસે અમુક પરિભાષા છે જો આપણી પાસે વર્તુળ હોય તો તેનો અર્થ થાય છે સ્ત્રી જો તમારી પાસે સ્ક્વેર હોય તો તેનો અર્થ થાય છે નર આ વંશાવલિ વિશ્લેષણ માટેની પ્રમાણભૂત પરિભાષાઓ છે જો તમારી પાસે ભરેલો સ્ક્વેર હોય તો તેનો અર્થ એ છે કે માદાને ડિસઓર્ડર છે ડિસઓર્ડર સ્પષ્ટ છે જો તે ભરેલો સ્ક્વેર હોય તો તે ડિસઓર્ડર ધરાવતો પુરુષ છે જો તે અડધું ભરેલું વર્તુળ હોય તો સ્ત્રી વાહક તરીકે ઓળખાતી કોઈ વસ્તુ તે સ્પષ્ટ થઈ જશે જો તે વ્યક્તિ સાથે રોગ ન બતાવે તો તે વ્યક્તિ એક ભાગ એક જનીન વહન કરે છે જે રોગનું કારણ બની શકે છે અને આ અપ્રાપ્ય વારસાગત લક્ષણો માટે સાચું છે તમે જાણો છો જો બંનેને નાના હોવા જરૂરી હોય તો ચાલો આપણે કહીએ કે કોઈ રોગ પ્રગટ થાય તે માટે pp તો પછી જો તે Pp છે તો પછી આ એક વાહક બની જાય છે ખરું ને નાનો p હજી પણ ત્યાં છે જે આગામી પેઢીને આપી શકાય છે જો કે કેપિટલ P ને કારણે આ રોગ વાહકમાં આ ચોક્કસ વ્યક્તિમાં પ્રગટ થઈ શકતો નથી વાહકનો આ જ અર્થ છે આ રોગ પ્રગટ થતો નથી પરંતુ વ્યક્તિ સંતાનમાં અથવા સંતાનના સંતાનમાં રોગ પેદા કરવા માટે જનીન પર પસાર થવાની સંભાવના ધરાવે છે અને આ એક પુરુષ વાહક છે તો વર્તુળ એ માદા છે સ્ક્વેર એ પુરુષ છે જો તે વ્યક્તિ ડિસઓર્ડર બતાવે છે તેના કરતા તે ભરાય છે જો તે આંશિક રીતે ભરેલું છે તો તે વ્યક્તિ વાહક છે ઠીક છે આ 2 તમે જાણો છો ભરેલા હોઈ શકો છો અથવા આ 2 ફક્ત નિરીક્ષણો અને રેકોર્ડ્સ દ્વારા નક્કી કરી શકાય છે જ્યારે આ માટે આનુવંશિક વિશ્લેષણ અથવા ઓછામાં ઓછી આનુવંશિક શક્યતાઓની જરૂર પડે છે જે આપણે ખાતરીથી અનુમાન કરી શકીએ છીએ ચાલો આપણે એક અપ્રામાણિક વારસાગત વિકારનો કેસ લઈએ ઠીક છે જે વિચારવું સ્વાભાવિક છે કે જો તે બંને નાના હોય તો તે વ્યક્તિને રોગ છે તે હંમેશાં આવું હોતું નથી પરંતુ ચાલો આપણે તે થોડા સમય માટે લઈએ આપણે જે પૃષ્ઠભૂમિમાંથી પસાર થયા છીએ તે જોતાં વ્યક્તિ તે જ અપેક્ષા રાખે છે આલ્બિનિઝમ તમે તે વ્યક્તિને જાણો છો જેની ત્વચાના આછા રંગના ડાઘ હોય છે અથવા ક્યારેક તો આખું શરીર પણ હોય છે તે એક અપ્રામાણિક વારસાગત વિકાર છે જણાવી દઈએ કે આ એક પરિવાર છે જેને અમે વિચારી રહ્યા છીએ જે સ્ત્રીને આલ્બિનિઝમ છે તે આલ્બિનિઝમ વિના પુરુષ સાથે લગ્ન કરે છે અને તેમને બાળકો છે આલ્બિનિઝમ વિનાની સ્ત્રી આલ્બિનિઝમ ધરાવતો પુરુષ આ બંને લગ્ન કરે છે અને તેઓ 2 બાળકો પેદા કરે છે એક માદા આલ્બિનિઝમ વિનાની અને માદા આલ્બિનિઝમથી પીડાતી સ્ત્રી ઠીક છે તો પછી આ બંને લગ્ન કરે છે આ 2 જુદા જુદા પરિવારો છે તેમના બાળકો તેમના બાળકોમાં 2 દરેક એક દરેક કુટુંબનું એક બાળક બીજા સાથે લગ્ન કરે છે અને તેમને બાળકો છે અત્યાર સુધી નિરીક્ષણો આ મુજબ છે એકને આલ્બિનિઝમ છે તે આલ્બિનિઝમવાળી સ્ત્રી છે અને બીજી એલ્બિનિઝમ વિનાની સ્ત્રી છે અને આ દાદા દાદીની પેઢી છે પ્રથમ પેઢીની પરિભાષા છે આ માતાપિતા અને તેમના ભાઈ બહેન છે ઠીક છે બીજી પેઢી અને આ ત્રીજી પેઢી છે જેની સાથે આપણે હાલમાં ચિંતિત છીએ આ તે કૌટુંબિક વૃક્ષ છે જેના પર આપણે વંશાવલિ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જો આપણને નીચેની બાબતો શોધવામાં રસ હોય જો ત્રીજી પેઢીમાં બીજું બાળક આ જ માતાપિતાને ત્યાં જન્મે છે તો તે બાળક આલ્બિનો હોવાની સંભાવના શું છે ઠીક છે અહીં જ અત્યાર સુધીમાં બહુ નવાઈ પામવા જેવું નથી પણ અહીં જોવું જોઈએ તો આ વ્યક્તિ પર આલ્બિનિઝમની અસર થતી નથી આ વ્યક્તિ પર આલ્બિનિઝમની કોઈ અસર થતી નથી જ્યારે એ માતા પિતાનાં સંતાનો પર આલ્બિનિઝમની અસર થાય છે તે એટલા માટે છે કારણ કે તે દાદા દાદી તરફથી આવે છે ઠીક છે હવે જ્યારે આપણે મેન્ડેલિયન વારસો જાણીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે થઈ શકે છે અપ્રભાવી સંભાવના તે અહીં છોડી દેવામાં આવી છે જ્યારે તે ત્રીજી પેઢીમાં પ્રગટ થાય છે ચાલો હવે વિશ્લેષણ પર જઈએ આ રીતે પરિવારમાં વિવિધ જોડાણો દર્શાવવામાં આવે છે અને વિવિધ ફેનોટાઇપ્સ અમારા કોડ અનુસાર દર્શાવવામાં આવે છે જે સામાન્ય રીતે સ્વીકૃત કોડ છે જો આપણે સ્પષ્ટ જીનોટાઈપ્સ પર નજર કરીએ તો આ એલ્બિનિઝમ ધરાવતો પુરુષ છે તેથી તે pp હોવો જોઈએ અથવા આલ્બિનિઝમવાળા કોઈપણને pp હોવું જોઈએ કારણ કે તે એક અપ્રભાવી વારસાગત વિકાર છે તો ચાલો આપણે અહીં શરૂ કરીએ નાના p નાના p નાના p નાના p આ એક નાનો p નાનો p પણ હોવો જોઈએ જે આપણે દરેક વસ્તુ માટે ભરી શકીએ છીએ જ્યારે અહીં તે એક સ્ત્રી છે જેને આલ્બિનિઝમ નથી ઠીક છે જ્યારે આ માતાપિતામાં બંને નાના p એલીલ્સ છે અને એક જનીન દરેક માતાપિતામાંથી આવે છે તેથી ચોક્કસપણે એલીલમાંથી એક p હોવું જોઈએ અને આ વ્યક્તિ આલ્બિનિઝમ દર્શાવતી ન હોવાથી અન્ય જનીન કેપિટલ p હોવું જોઈએ જો અન્ય એલીલ એક નાનો p હોત તો આ વ્યક્તિને પણ અસર થઈ હોત તેવી જ રીતે આ વ્યક્તિ આ માતાપિતાની છે તેથી તેને એક નાનો p વારસામાં મળ્યો હોવો જોઈએ અને આ અન્ય જનીન અન્ય માતાપિતાની કેપિટલ P હોવું જોઈએ ઠીક છે આ સાથે અને આ પર એક નજર નાખતા આ પિતા અથવા દાદાને ઓછામાં ઓછી એક કેપિટલ P અને એક નાનો p હોવો જોઈએ તો જ આ પ્રકારની શક્યતાઓનું અસ્તિત્વ હશે ખરું ને અન્યથા જો બંને કેપિટલ P હોત તો આ 2 લોકોને આલ્બિનિઝમ ન હોત બાકીના બંને જનીન કેપિટલ P હોત અને જ્યાં સુધી એક જનીન કેપિટલ હોત ત્યાં સુધી આ રોગ અહીં પ્રગટ થયો ન હોત અને તે અહીં પ્રગટ થયું છે અને તે પણ અહીં પ્રગટ થયું નથી તેથી આ વ્યક્તિ પાસે કેપિટલ P નાનો p ઠીક છે આ વિશ્લેષણ છે એ જ રીતે આપણે અહીં વિશ્લેષણ કરી શકીએ આ નાનો p નાનો p ચોક્કસપણે છે અને આ નાનો p નાનો p છે આ બંને અસરગ્રસ્ત છે અને આ કેપિટલ પી હોવું જોઈએ કારણ કે આ વ્યક્તિને રોગ નથી અને તેથી તે સમજવું એકદમ સરળ છે કે શા માટે આ પણ કેપિટલ P સ્મોલ p હોવું જોઈએ કારણ કે વ્યક્તિને આ રોગ નથી હવે આ વિજાતીય છે આ પણ વિજાતીય છે તે વિજાતીય માતાપિતા વચ્ચેનો ક્રોસ છે અને તેમની સંભાવના કેટલી છે કે આ વ્યક્તિને પછી તે પુરુષ હોય કે સ્ત્રીને આ રોગ હોય તમે જાણો છો કે આ વિજાતીય ક્રોસ હોવાની શક્યતા એક ચતુર્થાંશ હશે તેથી PP Pp pP અને pp શક્યતાઓ છે તેથી એક ચતુર્થાંશ શક્યતા છે કે તે pp હશે પરિણામે બાળક આલ્બિનો છે અમે એ પણ પૂછી શકીએ છીએ કે ત્રીજી પેઢીના સંતાનોનો જીનોટાઈપ શું હશે જે આ 2 છે અને તે જોવા માટે એકદમ સરળ છે તે Pp અથવા PP હોવું જોઈએ બંને ઉદભવી શકે છે આપણે માત્ર આ નિરીક્ષણથી તે નકારી શકીએ નહીં કે તે વ્યક્તિ એલ્બિનો નથી તે વ્યક્તિ વાહક હોઈ શકે છે ઠીક છે જ્યારે અહીં તે ખૂબ જ સ્પષ્ટ છે કે તે pp હોવું જોઈએ ઠીક છે તેથી આ ઘણી બધી માહિતી છે જે આપણે ફક્ત તે જોઈને જ એકત્રિત કરી શકીએ છીએ કે લોકો અને તેમના અવલોકન કરેલા પાત્રો વચ્ચેના વિવિધ સંબંધો શું છે અને અમે જીનોટાઈપ્સનું અનુમાન કર્યું છે કારણ કે આલ્બિનિઝમ એ એક અપ્રભાવી વારસાગત વિકાર છે ઠીક છે હવે તમારામાંના કેટલાક કદાચ વિચારતા હશે કે શા માટે હું વારસાગત રીતે વારસામાં મળેલી ઠીક છે તેના પર ધ્યાન આપતો રહ્યો તમે વિચારી શકો છો કે અવ્યવસ્થા કેવી રીતે વારસામાં મળી શકે છે એવું બને છે કે ડિસઓર્ડર એ પ્રબળ વારસાગત વિકાર પણ હોઈ શકે છે અને હન્ટિંગ્ટનનો રોગ જે યુ માં ખૂબ પ્રચલિત છે તે ખરેખર એક પ્રબળ વારસાગત વિકાર છે જેનો અર્થ એ છે કે જો એક જનીન કેપિટલ છે તો તે વ્યક્તિને ડિસઓર્ડર છે જેનો અર્થ એ પણ છે કે મોટાભાગની વસ્તી હોમોઝીગસ રિસેસિવ છે ઠીક છે બંને નાના નાના છે બરાબર છે તો જ તે વ્યક્તિને હંટિંગ્ટનનો રોગ નહીં થાય જો તેમાંથી કોઈ એક કેપિટલ હોય તો તે વ્યક્તિને ચોક્કસપણે રોગ છે તે પણ થઈ શકે છે તે જ સમયે પ્રબળ જનીન એ નથી કે જે મોટાભાગના લોકો જોવા મળે છે ઠીક છે આ પણ થઈ શકે છે તે કેવી રીતે થાય છે તે આપણે સમજીશું નહીં અને તેથી આગળ જો તમને રસ હોય તો તમે તમારા પાઠયપુસ્તકનાં પછીનાં પ્રકરણો વાંચી શકો છો તો તે તેના વિશે વાત કરે છે પરંતુ હમણાં માટે મૂળભૂત અભ્યાસક્રમ ચાલો આપણે જોઈએ કે જો તમને મુખ્યત્વે વારસાગત ડિસઓર્ડર હોય અને ચાલો આપણે તે જ કુટુંબ માટે વંશાવલિ વિશ્લેષણ કરીએ ઠીક છે તે એક જ કુટુંબ છે તેથી આ તે જ હતું ખરું ને અને આ બાબતો હન્ટિંગ્ટનના ડિસઓર્ડરનો ઉલ્લેખ કરે છે બાય ધ વે હન્ટિંગ્ટનનો રોગ અથવા ડિસઓર્ડર એ ન્યુરોડીજનરેટિવ રોગ છે જે 45 પછી શરૂ થાય છે ઠીક છે તેથી તે લોકો માટે કેટલીકવાર થોડું મુશ્કેલ હોય છે અને તેઓ ખરેખર હન્ટિંગ્ટનનો રોગ છે કે કેમ તે જોવા માટે તેમના જીનોટાઈપનું પરીક્ષણ કરાવી શકે છે જો તેમને હંટિંગ્ટનનો રોગ હોય તો તે ખરાબ રીતે ડિજનરેટિવ રોગ છે જે ૪૫ પછી શરૂ થાય છે અને તે પછી તેનું ખરાબ જીવન તેથી તેમાં ઘણી બધી અસરો છે સામાજિક અને સાંસ્કૃતિક અને તેથી વધુ સામાજિક આવશ્યકપણે અને અલબત્ત આરોગ્યની દ્રષ્ટિએ અને હકીકત એ છે કે તમે ટિકિંગ ટાઇમ બોમ્બ પર બેઠા છો તેથી તે એક એવી અવ્યવસ્થા છે જે મુખ્યત્વે યુ માં જોવા મળે છે ભારતમાં વધારે નથી અહીં આ દર્શાવે છે કે કુટુંબના સભ્યોને છાંયડાવાળા સ્ક્વેર અથવા વર્તુળ દ્વારા હન્ટિંગ્ટનનો રોગ છે ઠીક છે છાયાવાળો સ્ક્વેર એક અસરગ્રસ્ત પુરુષ છે અને છાયાવાળા વર્તુળને સ્ત્રી પર અસર થાય છે ઠીક છે હવે ચાલો આપણે અહીં વિશ્લેષણ કરીએ જે રીતે આપણે અપ્રાપ્ય વારસાગત વિકાર માટે વિશ્લેષણ કર્યું હતું જે આલ્બિનિઝમ હતું તે જ રીતે તે તેનું ઉદાહરણ હતું એ જ સવાલ જો એ જ માતા પિતાને ત્યાં બીજું બાળક જન્મે તો તે બાળકમાં હન્ટિંગ્ટનની શક્યતા કેટલી છે ઠીક છે આલ્બિનિઝમ કરતા વધુ ગંભીર છે આલ્બિનિઝમ ફક્ત દેખાય છે અને કદાચ તે વ્યક્તિને ત્વચાના કેન્સરનો શિકાર બનાવે છે પરંતુ તે આના જેટલું જોખમી નથી ઠીક છે જો કે તેમાં સામાજિક દૃષ્ટિકોણ છે ખૂબ જ સ્પષ્ટ રીતે આ વ્યક્તિ માટે રોગ ન બતાવવા માટે બંને નાના હોવા જોઈએ અહીં નાનો અને અહીં બંને નાનો બંને જે ખૂબ જ સરળતાથી અનુમાન કરી શકાય છે કારણ કે આ વ્યક્તિ આ રોગ દર્શાવી રહી છે અને આ બંને રિસેસિવ છે તેથી તે વ્યક્તિ માટે રોગ બતાવવા માટે ઓછામાં ઓછું એક પ્રભાવશાળી હોવું જોઈએ અને તેથી આ hH હોવું જોઈએ આ પણ hH સમાન માતાપિતા હોવું જોઈએ અને કારણ કે આ hH છે આ પરિણામનો એકમાત્ર રસ્તો એ છે કે જો આ Hh છે આ HH ન હોઈ શકે નહીં તો આ 2 લોકોને પણ આ રોગ થયો હોત એ જ રીતે આ કોઈ રોગ માટે hh હશે આ એક પણ કોઈ રોગ માટે hh આ રોગ સાથે hH હોવું જોઈએ કારણ કે આના પરિણામે અહીંથી એક નાનો h આવે છે તેથી ઓછામાં ઓછું એક નાનું છે બીજો રોગ બતાવવા માટે તેના માટે કેપિટલ હોવી જોઈએ તેથી તે Hh છે અને તે જ દલીલ દ્વારા આ Hh છે અને આ વ્યક્તિને હન્ટિંગ્ટન હોવાની કેટલી શક્યતા છે તમે અહીંની સંભાવનાઓ પર કામ કરી શકો છો જો તે વિજાતીય પ્રભાવશાળી અથવા હોમોઝિગસ પ્રભુત્વ ધરાવતી હોય તો તે વ્યક્તિ આ રોગ દર્શાવશે તેથી તે ખૂબ જ ઊંચી ત્રણ ચતુર્થાંશ અથવા 75 શક્યતા છે કે એક જ માતા પિતાને ત્યાં જન્મેલા બાળકને હન્ટિંગ્ટનનો રોગ હન્ટિંગ્ટનનો જનીન જે લગભગ 45 કે તેથી વધુ ઉંમરે રોગમાં વિકસિત થશે અને ત્રીજી પેઢીના સંતાનનો જીનોટાઈપ છે જો તમે અહીં વિગતો પર કામ કરો છો તો અમને ખાતરી થશે નહીં તે કાં તો આ અને આ અથવા આ અથવા આ અને આ અને આ હશે તેથી તે ક્યાં તો Hh અથવા HH છે ઓછામાં ઓછું એક કેપિટલ હોવી જોઈએ કારણ કે વ્યક્તિ રોગ બતાવી રહ્યો છે ઠીક છે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકાય છે અને માતાપિતાને આ શક્યતાઓ પ્રત્યે સચેત કરી શકાય છે લોકો પોતે જ આ સંભાવનાઓ પ્રત્યે સજાગ થઈ શકે છે હવે ચાલો આપણે તે બંનેને સાથે જોઈએ ઠીક છે અને અહીં સંભાવનાઓનો ઉપયોગ કરીએ જો ત્રીજી પેઢીનું બીજું બાળક એ જ માતાપિતાને ત્યાં જન્મે તો તે બાળક હન્ટિંગ્ટન સાથે આલ્બિનો હોવાની શક્યતા કેટલી છે આલ્બિનો 1 લાક્ષણિકતા છે હન્ટિંગ્ટન અન્ય એક લાક્ષણિકતા છે તે મેન્ડેલિયન સિદ્ધાંતો અનુસાર સ્વતંત્ર રીતે વારસામાં મળે છે અને આપણે ડિહાઇબ્રિડ ક્રોસને ધ્યાનમાં લેવાની જરૂર છે તેની શક્યતા સાથે આગળ વધવા માટે જેમાં આલ્બિનો પાત્ર અને હન્ટિંગ્ટનના પાત્રને ધ્યાનમાં લેવામાં આવે છે જો આપણે તેમ કરીએ તો સ્વતંત્ર ભાતના કાયદાનો ઉપયોગ કરીએ તો હન્ટિંગ્ટનની સંભાવના ત્રણ ચતુર્થાંશ છે અહીં વિવિધ સંયોજનો અનુસાર આલ્બિનિઝમની સંભાવના એક ચતુર્થાંશ છે તેથી હન્ટિંગ્ટન સાથે આલ્બિનોની શક્યતા બંનેને સ્વતંત્ર રીતે વારસામાં મળેલ સ્વતંત્ર ભાત છે 34 x 14 ગુણાકારનો નિયમ 316 આપે છે તેથી આ સંભાવના છે તેથી તમે આ સંભાવનાઓ અને સ્વતંત્ર ભાતના નિયમ સાથે વિવિધ જુદી જુદી વસ્તુઓ પર કામ કરી શકો છો તમે વાહક છો કે નહીં તે રોગના જનીનો અને એલીલ્સની હાજરી માટે કોઈ પરીક્ષણ કરી શકે છે જો તમને રોગ હોય તો તમે જાણો છો કે તમારો જીનોટાઈપ એક ચોક્કસ રીત હોઈ શકે છે જો તમને રોગ ન હોય તો તમે જાણવા માંગો છો કે તમે વાહક છો કે નહીં શું તમે તેને આગામી પેઢીને આપવાના છો તો કોઈ તે કરી શકે છે એમ્નિઓસેન્ટેસિસ અથવા CVS તરીકે ઓળખાતા કોરિઓનિક વિલાસ ના નમૂના તરીકે ઓળખાતી પ્રક્રિયાઓ દ્વારા પણ ગર્ભનું પરીક્ષણ કરી શકાય છે આ 2 કરવામાં આવે છે ખાસ કરીને રોગના પ્રકારની પરિસ્થિતિ માટે અને તેથી વધુ ઠીક છે આપણે અત્યાર સુધી જે કંઈ જોયું છે તે ચોક્કસ પ્રકારના વારસા માટે માન્ય છે તે એલીલ્સના વારસા માટે છે જે માનવ રંગસૂત્રોની 22 જોડી પર રહે છે જો તમને યાદ હોય તો 23મી જોડી XY બાળકનું લિંગ નક્કી કરે છે ઠીક છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી અને દરેક શરીરના દરેક કોષમાં 23 જોડીઓ જોવા મળે છે જે તમે પહેલેથી જ જાણો છો આપણે અત્યાર સુધી જે કંઈ પણ જોયું છે તે માન્ય છે જો એલીલ 23મી નહીં પણ પ્રથમ 22 રંગસૂત્રો પર બેસે છે જો તે હોય તો સેક્સ ક્રોમોઝોમ પર બેસે તો વસ્તુઓ અલગ થવાની છે અને ચાલો જોઈએ કે વસ્તુઓ કેવી રીતે અલગ બને છે જો જનીન સેક્સ ક્રોમોઝોમ પર બેસે છે પ્રથમ 22 જોડીને વાસ્તવમાં ઓટોસોમ અથવા સોમેટિક રંગસૂત્રો કહેવામાં આવે છે જે શરીર માટે સોમેટિક સોમેટિક રંગસૂત્રો છે અને 23મી જોડીને સેક્સ ક્રોમોઝોમ કહેવામાં આવે છે કારણ કે તે વ્યક્તિનું લિંગ નક્કી કરે છે હવે લિંગ મને લાગે છે કે આ લેક્ચરમાં આપણે સેક્સ સાથે એકબીજાની સાથે ઉપયોગ કરીશું પરંતુ વાસ્તવિક શબ્દોમાં લિંગનો સામાજિક અર્થ છે અને સેક્સનો જૈવિક અર્થ છે પરંતુ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા હું આ લેક્ચરમાં આનો એકબીજાના સ્થાને ઉપયોગ કરી શકું છું માદામાં XX સેક્સ રંગસૂત્રની ઘટના હોય છે અને પુરુષમાં XY સેક્સ રંગસૂત્રની ઘટના હોય છે સેક્સ નિર્ધારણ કરતા જનીનો ઉપરાંત અન્ય ઘણા જનીનો છે જે X અને Y પર હાજર છે X અને Y માં હાજર જનીનો દ્વારા નક્કી કરવામાં આવતા પાત્રોનો વારસો એ સેક્સ લિંક્ડ વારસો કહેવામાં આવે છે જો તે સેક્સ સાથે જોડાયેલ વારસો છે તો સંભાવનાઓ આપણે જે જોયું છે તેનાથી અલગ હોત જો તે ઓટોસોમલ વારસો હોત સેક્સ સાથે જોડાયેલા વારસાનું ઉદાહરણ છે હીમોફીલિયા હીમોફીલિયા એ લોહીની ગંઠાઈ શકવાની અસમર્થતા છે અને જો એવું થાય તો વ્યક્તિને ઘા હોય છે તો તે વ્યક્તિને લોહી નીકળતું રહે છે જો તે બહાર હોય તો તેને સંભાળવાની એક રીત છે પરંતુ જો તે અંદર થાય છે તો તે જોખમી હોઈ શકે છે વ્યક્તિ કોઈ દોષ વિના લોહી વહાવીને મૃત્યુ સુધી પહોંચી શકે છે અને તે સ્થિતિને ખરેખર હીમોફીલિયા કહેવામાં આવે છે તમે આ યુટ્યુબ વિડિઓ પર એક નજર નાખી શકો છો જો તે સ્ત્રી હોય તો તે XX છે અને ચાલો આપણે કહીએ કે તે વ્યક્તિ પાસે ત્યાં A અને A જીનોટાઈપ છે અમે જીનોટાઈપ નક્કી કરવા માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ જે X રંગસૂત્ર સાથે સંકળાયેલ છે તે પુરુષ હોવાથી તે X અને Y હોવા જોઈએ કારણ કે પુરુષને અસર થાય છે તે એક નાનો a છે આ 2 વચ્ચેના ક્રોસમાંથી આવતા જનનકો આમાં પરિણમશે બીજકોષ ઇંડામાંથી XAXA હોય છે અને શુક્રાણુના બીજકોષ Xa Y હોય છે અને આ પ્રકારના ક્રોસમાંથી આવેલો પ્યુનેટ સ્ક્વેર કેપિટલ A કેપિટલ A કેપિટલ A કેપિટલ A નાનો A અને કેપિટલ A માં પરિણમશે અને તમે જોઈ શકો છો તેમ જો ત્યાં Y હોય તો સંતાન નર બનવાનું છે આ બંને નર છે અને આ બંને તેમના X રંગસૂત્ર પર કેપિટલ A ધરાવે છે તેથી તેઓ અસરગ્રસ્ત નથી માદા સંતાનો આ 2 તેઓ ફરીથી અસરગ્રસ્ત નથી કારણ કે તેમની પાસે ઓછામાં ઓછી એક કેપિટલ A છે પરંતુ તેઓ વાહકો છે તેમની પાસે બીજું નાનું એ છે ખરું ને તેથી માદા સંતાન એક વાહક છે અસર કરતું નથી પરંતુ તે ખામીને આગળના સંતાનને આપી શકે છે આ આપણે પહેલેથી જ જોયું છે ઠીક છે આ તે રીતે થાય છે જો તમે ગણતરી કરો તો સંભાવનાઓ અલગ હશે તે વ્યક્તિના લિંગ સંતાનના લિંગ પર આધારિત છે હવે ચાલો આપણે કહીએ કે તે વાહક અને અસરગ્રસ્ત નર વાહક સ્ત્રી અને અસરગ્રસ્ત પુરુષ વચ્ચેનો ક્રોસ છે જો આપણે પનેટ સ્ક્વેર પર કામ કરીશું તો તે કંઈક આવું હશે એક સ્ત્રી અને એક પુરુષને અસર થવાની છે ઠીક છે તેથી 50 સંતાનો પ્રભાવિત થાય છે આ છાયાવાળા અસરગ્રસ્ત લોકો છે 50 સંતાનો અસરગ્રસ્ત છે આ અને આ નર સંતાનો છે ફરીથી 50 અસરગ્રસ્ત અને માદા સંતાનો 50 અસરગ્રસ્ત અને 50 વાહકો છે વાહક સ્ત્રી અને અસરગ્રસ્ત પુરુષ વચ્ચેનું બીજું ઉદાહરણ આ કિસ્સામાં માત્ર 25 સંતાનોને અસર થાય છે તે નર બને છે કારણ કે નાનો એ અહીં આવે છે Y પાસે કશું હોતું નથી જો તમે એકલા નર સંતાનને ધ્યાનમાં લો છો તો 50 ને અસર થાય છે જો તમે માદા સંતાનને એકલા ગણો તો કોઈ સ્ત્રી સંતાનને અસર થતી નથી પરંતુ 50 વાહકો છે તેથી જો જનીન X રંગસૂત્રો પર આવેલું હોય તો સંભવિતતાઓ ઓટોસોમલ ડિસઓર્ડર્સ અથવા ઓટોસોમલ રંગસૂત્રો પર રહેતા એલેલ્સ સાથે જોવા મળે છે તેના કરતા અલગ હશે આમ X સાથે જોડાયેલો વારસો મેન્ડેલિયન સિદ્ધાંતોના વારસાથી અલગ છે મેન્ડેલિયન સિદ્ધાંતો સાથે વંશાવલિ વિશ્લેષણ કે જે આપણે અગાઉ જોયું હતું તે કેટલીક પરિસ્થિતિઓમાં જેમ કે એક્સ લિંક્ડ ડિસઓર્ડર્સ અમુક હદ સુધી વિસ્તૃત કરી શકાય છે આવી જ એક શક્યતા છે જે અહીં બતાવવામાં આવી છે આ ચોક્કસ વર્ગમાં આપણે જે કંઈ પણ શીખ્યા છીએ તેનાથી તમે શા માટે આ કામ કરતા નથી અને જ્યારે આપણે હવે પછીનો વર્ગ શરૂ કરીશું ત્યારે હું આને હલ કરીને શરૂ કરીશ ઠીક છે અહીં આ પ્રશ્નોચિહ્નો છે આ તે છે જે આપણે શોધવાની જરૂર છે કે આને અસર થાય છે કે નહીં એ પ્રશ્ન છે આ વિવિધ સંખ્યાઓ છે જે આપણા સંદર્ભ માટે આપવામાં આવી છે અન્ય રજૂઆતો સામાન્ય રજૂઆતો છે અને આ ૩ ને અસર થાય છે તે કેવા પ્રકારની અવ્યવસ્થા છે તે તમે જાણવા માંગો છો આ પ્રશ્નો છે વારસાગત પાત્ર પ્રભાવશાળી અથવા અપ્રભાવી ઓટોસોમલ અથવા એક્સ જોડાયેલું છે એ પહેલો પ્રશ્ન છે જો તે આપવામાં આવે છે કે 3 એ વાહક નથી તો 1 અને 4 ના જીનોટાઈપ્સ શું છે તે જ તમને શોધવાનું કહેવામાં આવે છે 14 ને અસર થવાની સંભાવના એ છે કે તમને તે શોધવાનું કહેવામાં આવે છે ઠીક છે તમે શા માટે આ કામ કરતા નથી અને પછી જ્યારે આપણે મળીશું ત્યારે તમે હવે પછીના લેક્ચરમાં હું જે ઉકેલ આપીશ તેના ઉકેલ સાથે ઉકેલ ચકાસી શકો છો ત્યારે મળીશું